તેથી હવે એરેસ્ટર ડિસ્ચાર્જ લાક્ષણિકતા અને ઉપકરણોના ટકાઉ સ્તર વચ્ચેના તફાવતને કોઈપણ સમયે આપેલા ત્વરિત સમયે તેને માર્જિન ઓફ પ્રોટેકશન રક્ષણનો ગાળો કહેવામાં આવે છે અને આ તે છે તમારું આ ખરેખર માર્જિન ઓફ પ્રોટેકશન છે તેથી તે MP તરીકે વ્યક્ત કરી શકાય છે તેથી BIL𝑒𝑞𝑢𝑖𝑝 એ સાધનસામગ્રીનું BILબીઆઈએલ છે તમે જે પણ સાધનનું પરીક્ષણ કરી રહ્યા છો અને V𝑎𝑟 એ એરેસ્ટરના વોલ્ટેજનો ડિસ્ચાર્જસ્રાવ છે અને સામાન્ય રીતે MP એ 0 20 ની બરાબર અથવા તેથી વધારે તેનો અર્થ એ કે જો આ મૂલ્ય જો તમે તેને MP બનાવો છો તેથી તે 0 20 ની બરાબર અથવા તેથી વધારે હશે આ તે છે જેને તમે કહો છો તે તમારો વીથસ્ટેન્ડ ડિસ્ચાર્જ એરેસ્ટર ડિસ્ચાર્જ અને આ એક વચ્ચેનો તફાવત તેને માર્જિન ઓફ પ્રોટેકશન કહેવામાં આવે છે ટૂંકમાં તેઓ MPને માર્જિન ઓફ પ્રોટેકશ કહે છે તો આની સાથે તમારું ટ્રાંઝિઇન્ટ ઓવરવોલ્ટેજ અને ઇન્સ્યુલેશન કોર્ડિનેશન બધું પતી ગયું છે બરાબર આ પછી આ બધી બાબતો પછી જે કંઇ આવશે પહેલા આગળ આવશે કોરોના એટલે કે ટ્રાન્સમિશન લાઇનમાં તમારો કોરોના લોસ તેથી આ બધી વસ્તુ પછી આપણે શોધીશું કે કોરોના જેવી વસ્તુઓ ખૂબ જ રસપ્રદ છે પછી સેગ અને ટેન્શન આવશે તે પછી તમારી ડીસ્ટ્રીબ્યુશન સિસ્ટમ આવશે પછી લોડ ફ્રીકવંસી કંટ્ર્રોલ અને યુનિટ કમીટમેન્ટ આવશે વર્ગખંડમાં શક્ય હોય તેટલું આગળ વધીશું તમને આ બધી વસ્તુઓ ખૂબ જ રસપ્રદ મળશે તેથી કોરોના તેથી કોરોના લોસથી પ્રારંભ કરીશું સામાન્ય રીતે તમે જાણો છો કે તમારી પાસે કેટલાક વિચારો છે તેથી મૂળભૂત રજૂઆત એ છે કે ઉચ્ચ વોલ્ટેજનો ઉપયોગ અત્યંત મહત્વપૂર્ણ છે ઝડપથી વધતી વીજ માંગને પહોંચી વળવા માટે બરાબર તેથી સામાન્ય રીતે કોરોના લાક્ષણિકતા કોરોના તે લાઇન વોલ્ટેજ સ્તર 220 kV અથવા તેથી ઉપર થાય છે બરાબર તમારું ધારેલું મોટું મહત્વ ખાસ કરીને તમારા જેને તમે કહો છો તે પછીથી હું વરસાદની ઋતમાં આવીશ અથવા તમે જાણો છો કે કોઈ અન્ય સમયે તમે જોઈ શકો છો કે કોરોના એ 220 kV લાઇન અથવા તેનાથી ઉપરમાં થાય છે તેથી પ્રયોગની શ્રેણીના આધારે તપાસમાં બહાર આવ્યું છે કે વિવિધ ઓપરેટિંગ શરતો હેઠળ ટ્રાન્સમિશન લાઇનોમાં કોરોના કાર્યની આગાહી કરવી શક્ય છે તેથી વિવિધ ઓપરેટિંગ પરિસ્થિતિઓમાં કોરોનાની આગાહી કરી શકાય છે પરંતુ પછીથી આપણે જોઈશું કે કોરોના લોસની ગણતરી તે સૂત્ર મૂળભૂત રીતે પ્રયોગમૂલક સૂત્ર ફીલ્ડ ટેસ્ટના આધારે લોકોએ તેને વર્ષોથી બનાવ્યું છે અને કોરોના ખરેખર કોરોનાને સાથે પાવર લોસ સંકળાયેલ છે રેડિયો અને ટીવી ઇન્ટરફેરન્સ અને શ્રાવ્ય અવાજ બરાબર આ ખરેખર પાવર નુકસાનને કારણે કોરોના છે તે જ સમયે રેડિયો અને ટીવીના ઇન્ટરફેરન્સદખલ અને શ્રાવ્ય અવાજનું કારણ બને છે બીજી વાત એ છે કે પાછળથી કોરોનાને લીધે આવશે તમારા વોલ્ટેજ અને તમારા કરંટ વેવ ફોર્મ તરંગ સ્વરૂપ તે નોન સાઇનુસોઇડલ બનશે તેથી કોરોના ની તમે મહત્વપૂર્ણ નોંધપાત્ર ભૂમિકા જાણો છો ખાસ કરીને પાવર લોસ વસ્તુમાં પરંતુ ચોક્કસ મૂલ્યાંકન શક્ય નથી પરંતુ કેટલાક પ્રયોગમૂલક સૂત્રો ત્યાં હશે ફીલ્ડ ટેસ્ટ પછીથી આપણે તે જોઇશું તેથી અને આ પ્રકરણમાં પણ અમને તે કેપેસીટન્સ પ્રકરણ વિશે તમારું થોડું જ્ જ્ઞાન જોઈશે જે આપણે પાવર સિસ્ટમ એનાલીસીસ કોર્સમાં જોયું છે તેથી ત્યાંથી સીધા જ કેટલાક સમીકરણો હું લખીશ કારણ કે તે સમીકરણો મારે કહેવાને બદલે જોઈશે પણ હું તે વસ્તુનો સંદર્ભ આપીશ પાવર સિસ્ટમ એનાલિસિસ કોર્સનો તમારું કેપેસિટીન્સ પ્રકરણ બરાબર તેથી કોરોના એ લાઇન લોસ અને ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન કંડક્ટર હાર્ડવેર અને ઇન્સ્યુલેટરની રચનાને પ્રભાવિત કરે છે કારણ કે તમારે બધી વસ્તુઓ ધ્યાનમાં લેવી પડશે જેમ કે તમે જેને કહો છો તમારે ટ્રાન્સમિશન લાઇન ડિઝાઇન કરવી પડશે કારણ કે કોરોના ખરેખર ટ્રાન્સમિશન લાઇનને નુકસાન પહોંચાડે છે અહીં જે પણ અસાધારણ ઘટના ધ્યાનમાં લઇશું તે રાઉન્ડ કંડક્ટર માટે છે તે નળાકાર આકારના છે જે તમે કહો છો પરંતુ ધારો કે જો તમે કોઈ પ્રકારની તાર્કિક સમસ્યા જાણો છો ધારો કે જો તમે રાઉન્ડ કંડક્ટ ને બદલે લંબચોરસ અથવા ચોરસ ક્રોસ સેક્શન કંડક્ટરને પસંદ કરો છો તો તો પછી કોરોનાની રચના કેવી રીતે થશે આ અને આ એક તમને સવાલ છે જવાબ આપો હું તે આપીશ નહીં તમે મને લખશો કે રાઉન્ડ કંડક્ટરને બદલે જો તમે ચોરસ અથવા લંબચોરસ ક્રોસ સેક્શનલ ધરાવતા કંડક્ટરને લો છો તો પછી કોરોના લોસ કેવી રીતે હશે તેથી હવે કોરોનાની ઘટના મૂળભૂત રીતે હવા એક સંપૂર્ણ અવાહક નથી જે તમે જાણો છો અને સામાન્ય સ્થિતિમાં પણ હવામાં સંખ્યા મુક્ત ઇલેક્ટ્રોન અને આયનો શામેલ છે હવે જો તમે બે મોટા સમાંતર કંડકટીંગ પ્લેનસ અથવા કંડકટીંગ પાથ નું વિચારશો તો ખરું જો તમે ધારો છો અને લાગુ કરો છો જો તમારી પાસે આ 2 દરમ્યાન વોલ્ટેજ છે તેનો અર્થ એ કે જ્યારે તેમની વચ્ચે ઇલેક્ટ્રિક ગ્રેડીયંટ સ્થાપવામાં આવે છે બરાબર તમે તેમની ઉપર પોટેન્શિયલ લાગુ કરો છો ખરું ઇલેક્ટ્રોન અને આયનો આ ઇલેક્ટ્રિક દ્વારા ગતિ પ્રાપ્ત કરે છે કારણ કે ઇલેક્ટ્રિક ક્ષેત્ર બનાવવામાં આવશે અને તમારા ઇલેક્ટ્રોન અને આયનો બરાબર બંને ઝડપ અથવા ગતિ પ્રાપ્ત કરશે અને તેઓ કંડકટીંગ પ્લેનસ વચ્ચે ખૂબ જ નાનો કરંટ જાળવી રાખે છે તેથી તેનો અર્થ એ કે જો તમે 2 ઇલેક્ટ્રોડને ધ્યાનમાં લો અને તમે આ તરફ વોલ્ટેજ લાગુ કરી રહ્યા છો તેથી ઇલેક્ટ્રિક ક્ષેત્ર તમે બનાવવામાં આવશે અને તે કિસ્સામાં શું થશે કે ઇલેક્ટ્રોન અથવા આયનો ગતિ પ્રાપ્ત કરે છે આ ઇલેક્ટ્રિક ક્ષેત્ર દ્વારા અને આ જાળવણી કરે છે કંડકટીંગ પ્લેનસ વચ્ચે ખૂબ જ નાનો કરંટપ્રવાહ છે તેથી આ વચ્ચે તે ખૂબ જ નાનો કરંટપ્રવાહ જાળવશે તેથી કરંટ નહિવત્ છે જ્યારે ઇલેક્ટ્રિક ક્ષેત્રની તીવ્રતા 30 kVcm થી ઓછી હોય છે પરંતુ આ ઇલેક્ટ્રિક મારો મતલબ કે જો આ પોટેન્શિયલ ગ્રેડીયંટ 30 kVcm થી ઓછું હોય તો આ કરંટ બહુ નાનો છે ખરુ ને પરંતુ જ્યારે ઇલેક્ટ્રિક ક્ષેત્રની તીવ્રતા અથવા પોટેન્શિયલ ગ્રેડીયંટ ક્રીટીકલ મૂલ્ય સુધી પહોંચે છે કહો કે 30 kVcm તેથી તે વાહકોની તાત્કાલિક નજીકમાં હવા ધરાવે છે તે મૂલ્ય કહે છે તે તીવ્રતા પર ડાઇલેક્ટ્રિક કહેવામાં આવશે નહીં જ્યારે તમે 30 kVcm સુધી પહોંચશો પોટેન્શિયલ ગ્રેડીયંટ ત્યારબાદ વાહકની આજુબાજુની હવા ક્યારેય પણ એક ડાઇલેક્ટ્રિક તરીકે રહેશે નહીં અને આ તીવ્રતા પર આયનો અથવા તમારો ઊંચો વેગ પ્રાપ્ત થાય છે અને અન્ય તટસ્થ ઇલેક્ટ્રોનને ત્રાટકતા હોય છે અન્ય પરમાણુ બરાબર તેથી તે કિસ્સામાં શું થશે કે તે તમારા અન્ય તટસ્થ પરમાણુઓ પર પ્રહાર કરી રહ્યું છે અને એક અને વધુ ઇલેક્ટ્રોનને કાઢી નાખશે અને તમે તટસ્થ પરમાણુના છો આનો અર્થ એ કે આ સકારાત્મક નવા ઇલેક્ટ્રોન અને સકારાત્મક આયન છે અને આ પ્રક્રિયા સતત પ્રક્રિયા છે તેથી જે બદલામાં વેગમાં આવે છે અને અન્ય હવાના અણુઓ સાથે ટકરાતા હોય છે તેમને વધુ આયનાઇઝ કરવા માટે તેથી તે એક સતત પ્રક્રિયા છે અને તે પેદા કરશે તમે જેને કહો છો તે જ તમે નવા ઇલેક્ટ્રોન અને ધન આયનો છો બરાબર આમ ચાર્જ કણોની સંખ્યા ઝડપથી વધતી જાય છે આ સાચું છે આ ફક્ત ત્યારે જ થાય છે જો કંડક્ટરની આસપાસ પોટેન્શિયલ ગ્રેડીયંટ 30 kVcm અથવા તેથી વધુ હોય જો એક સમાન ક્ષેત્રની તીવ્રતા માની લો જો તમે ઇલેક્ટ્રોડ્સ વચ્ચે સમાન ક્ષેત્રની તીવ્રતાને ધારો છો તો પછી બે ભાગો તે જ સમયે પછી આવી પરિસ્થિતિઓ અંતરમાં દરેક જગ્યાએ ઉત્પન્ન થાય છે જો તે છે જો ઇલેક્ટ્રિક ફીલ્ડ એકસરખું કહેવું હોય તો બે ભાગો વચ્ચે પછી દરેક બિંદુએ આવી પ્રવૃત્તિ જે તમે તમારા સમાન ક્ષેત્રની તીવ્રતાને કહો છો પછી આવી સ્થિતિ વચ્ચે સર્વત્ર અંતરમાં ઉત્પન્ન થાય છે હવે આના પરિણામે સંતૃપ્તિ પર પહોંચી જશે અને તેથી હવા સંચાલિત થઈ જશે તે સ્થિતિમાં હવા વાયુ બનશે તેથી સંપૂર્ણ ઇલેક્ટ્રિક ભંગાણ હશે અને તે એક આર્ક થાય છે અને તે બંને ઇલેક્ટ્રોડ્સ વચ્ચે સ્થાપિત થાય છે તેનો અર્થ છે મૂળભૂત રીતે ધારો કે તે જ રીતે ધ્યાનમાં લેવામાં આવશે ધારો કે તમારી પાસે તમારી પાસે 2 ઇલેક્ટ્રોડસ અથવા 2 પાથ 2 સમાંતર પ્લેનસ છે આ 2 પર વોલ્ટેજ લાગુ કરો અને ઇલેક્ટ્રિક ક્ષેત્ર બનાવવામાં આવશે અને જો તમે એમ માનો કે દરેક જગ્યાએ ઇલેક્ટ્રિક ક્ષેત્રની તીવ્રતા દરેક બિંદુએ સમાન છે તો ત્યાં આ વોલ્ટેજ પર ભંગાણ થશે પોટેન્શિયલ ગ્રેડીયંટ 30 kVcm તેથી તે કિસ્સામાં શું થશે બે ઇલેક્ટ્રોડ્સ વચ્ચે એક સંપૂર્ણ ઇલેક્ટ્રિક ભંગાણ એક આર્ક સ્થાપિત થયેલ છે તેથી મને લાગે છે કે જેઓ ઉચ્ચ વોલ્ટેજ પ્રયોગશાળાઓમાં કામ કરી રહ્યા છે તેઓએ જોયું હશે વિવિધ પ્રકારના આ પ્રકારની ઘટનાઓ ઉચ્ચ વોલ્ટેજ પ્રયોગશાળામાં ભાગ લે છે બરાબર તે માત્ર પ્લેનમાં જ નથી પણ તે 2 ગોળાની વચ્ચે પણ છે મારો મતલબ તે જે છે તે થશે બનશે અને તમે જોઈ શકો છો જો તમે પોટેન્શિયલ ગ્રેડીયંટ વધારશો તો ત્યાં ભંગાણ થાય છે એક ઉચ્ચ વોલ્ટેજ પ્રયોગશાળામાં જો તમે જુઓ તમે જોઈ શકો છો કે એક પ્રયોગ દ્વારા હોઈ શકે છે તમારામાંથી ઘણા લોકોએ જોયું હશે તમારી કોલેજમાં ઉચ્ચ વોલ્ટેજ લેબોરેટરીમાં બરાબર તેથી જ્યારે હવે કોઈ અલ્ટરનેટીંગ જ્યારે અલ્ટરનેટીંગ પોટેન્શિયલ તફાવત 2 કંડકટરો પર લાગુ થાય છે જેમ કે આપણે તમારા જેના વિશે વિચારી રહ્યા છીએ જેને તમે ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન તરીકે કહો છો તેથી જ્યારે તમે તે લાગુ કરો ત્યારે તમારા અલ્ટરનેટીંગ પોટેન્શિયલ તફાવત જે 2 કંડક્ટર વચ્ચે એસી વોલ્ટેજ છે જેનું અંતર કંડક્ટરના ત્રિજ્યા અથવા વ્યાસની તુલનામાં મોટું છે બરાબર તો પછી વાહકની આજુબાજુની હવા ઇલેક્ટ્રોસ્ટેટિક સ્ટ્રેસને આધિન છે ખરું ને આ તમને ખબર છે હવે કંડક્ટરની સપાટી પર તાણ અથવા તીવ્રતા મહત્તમ છે જે આપણે કેબલ અભ્યાસ માટે જાણીએ છીએ આવતા વર્ગ અભ્યાસ માટે તે કેબલ ઇલેક્ટ્રિક તાણને જાણે છે આપણે પોટેન્શિયલ ગ્રેડીયંટ 𝑞2𝜋𝜖𝑜𝑥 જોયા છે જે x એ r ની બરાબર છે કે તાણ મહત્તમ છે ખરુ ને અને કંડક્ટરના કેન્દ્રથી અંતરના વિપરીત પ્રમાણમાં ઘટાડો થાય છે અને જો તમે તેની સાથે આગળ વધો તો તે અંતરથી વિપરિત પ્રમાણસર છે જે આપણે જાણીએ છીએ જો પોટેન્શિયલ તફાવત ધીરે ધીરે વધારવામાં આવે તો મારો અર્થ એ છે કે જો તમે પોટેન્શિયલ તફાવતને વધારતા જશો તો પછી જો કોઈ બિંદુ પહોંચશે જ્યારે વાયોલેટ રંગની એક અસ્પષ્ટ તેજસ્વી ગ્લો દેખાશે અને તે જ સમયે એક હિસીંગ અવાજ સંભળાય છે હવે ત્યાં 2 વાહક છે ધારો કે જો ધીમે ધીમે તમારા પોટેન્શિયલ તફાવતની સંભાવના છે જો તમે વધારો કરશો તેથી એક બિંદુ પહોંચશે જ્યારે તમને તે મળશે ત્યારે તમે જાણો છો કે તમે જેને વાયોલેટ રંગની એક ચળકાટની તેજસ્વી ગ્લો કહો છો તે એક દેખાવ બનાવશે જે તેને દેખાવ બનાવે છે તે કંડક્ટરની આજુબાજુ છે તમે અવલોકન કરી શકો છો તે સાચું છે કેટલાક તેજસ્વી ગ્લો અને વાયોલેટ રંગ તે જ સમયે એક હિસીંગ અવાજ સંભળાય છે અને બીજી વાત એ છે કે તમે જોશો કે તમે જેને લાક્ષણિકતા ગંધ તરીકે કહો છો તે શું ઓઝોન ગેસ બરાબર છે તેથી આ ઘટનાને કોરોના કહેવામાં આવે છે અને તે ઓઝોનની રચના દ્વારા સાથે છે બરાબર આ ઓઝોન રચાય છે જે આ ગેસની લાક્ષણિકતા ગંધ દ્વારા સૂચવવામાં આવે છે તેથી તેમાંથી તમે શોધી શકો છો કે તેની ગંધમાંથી ઓઝોન ગેસ તમે બરાબર શોધી શકો છો તેથી મૂળભૂત રીતે આ તમારી કોરોનાની મૂળભૂત ફિલસૂફી છે તેથી સવાલ એ છે કે આ હું જાણતો નથી કે તમે કદાચ કોરોના જોયો હશે કે નહીં ખાસ કરીને 220 kV line કેવી લાઇન જો તમને ખબર હોય કે અલબત્ત તે ધારણાની આસપાસ હશે ધારો કે કોઈ ગામમાં ઉચ્ચ તણાવ લાઇન ચાલુ છે ધારો કે આજુબાજુ જેટલો પ્રકાશ નથી તમે જોઈ શકો છો તે વાહક અને વરસાદની ઋતુની આજુબાજુ તેજસ્વી ચમક તે વધુ દેખાશે મેં ઘણી જગ્યાએ જોયું છે કે જે બન્યું છે તે ફક્ત રાતનો સમય દેખાશે નહીં પરંતુ દિવસનો સમય પણ તે થઈ રહ્યું છે પરંતુ દિવસના સમયે તમે આખો સમય કાઢી શકતા નથી પરંતુ તે અસ્પષ્ટ અવાજથી ત્યાં કેટલાક ગડગડાટ થશે કે તે કોરોના બનાવે છે આ ફક્ત કોરોનાને કારણે છે તમને 220 કેવી કે તેથી ઉપરની લાઇન માટે કોઈ પ્રકારનો અવાજ મળશે અને જો આપણે પાસે અવાજ છે તો તે હિસીંગ અવાજ કરે છે તો તમે શોધી શકો છો હા તે કોરોના બની રહ્યો છે ટ્રાન્સમિશન સિસ્ટમ માટેની આ સામાન્ય ઘટના છે તેથી આ તેજસ્વી ગ્લો એ હકીકતને કારણે છે કે વાહકની આજુબાજુની વાતાવરણીય હવા વાહક બને છે કારણ કે તે આયનોઇઝ છેબરાબર ઇલેક્ટ્રોસ્ટેટિક સ્ટ્રેસને કારણે કારણ કે તે વાહકની આજુબાજુ વાહકની આજુબાજુ જે હવા તમે કહો છો તે કડંકટીંગવાયુ થઇ જાય છે પરંતુ પોટેન્શિયલ ગ્રેડીયંટ એ ખૂબ ઊંચા 30 kVcm અથવા તેથી વધુ હોવા જોઇએ તેથી જો પોટેન્શિયલ તફાવત હજી આગળ વધારવામાં આવે જો તમે પોટેન્શિયલ તફાવતને વધારતા જાઓ તો પછી ગ્લો અને અવાજ ખૂબ ખૂબ સામાન્ય વધશે ત્યાં સુધી તો તીવ્રતામાં આખરે સ્પાર્ક થઈ જશે ખરું ને જો તમે આ બાબતોમાં વધારો કરતા જાઓ તો કહો વાહકની વચ્ચે સ્પાર્ક થઈ જશે પરંતુ સામાન્ય રીતે ટ્રાન્સમિશન લાઇન માટે જેને તમે લેબોરેટરીમાં કહો છો તમે જઈ શકો છો અને વધારી શકો છો જો તમારી પાસે તે જેને તમે લેબોરેટરી સુવિધાઓ કહો છો પરંતુ સામાન્ય રીતે તમારા જેને તમે સામાન્ય ઓપરેટિંગ વોલ્ટેજ હેઠળ કહો છો તે ટ્રાન્સમિશન લાઇન માટે તે 220 કેવી અથવા ઉપરની હોઈ શકે છે બરાબર તેથી ત્યાં તમે તે કરી શકતા નથી સિવાય કે જ્યાં સુધી તમને ખબર ન પડે કે અસામાન્ય વસ્તુઓ થાય છે ખરુ ને જો કંડક્ટર સંપૂર્ણ સમાન છે તો હવે આપણે માનીશું કે કંડક્ટર સરળ છે ગોળાકાર આકાર વાહક તમે જે કંઈ સમાન વિશે વાત કરી રહ્યા છો જેને તમે નળાકાર વાહક એક વર્તુળાકાર ક્રોસ સેકશન કહો છો પરંતુ હું તમને એક સમસ્યા આપું છું કે જો તે વર્તુળાકાર નથી જો તે તમારો લંબચોરસ અથવા ચોરસ ક્રોસ સેકશન છે તો કોરોના કેવી રીતે બનશે બીજી વાત એ છે કે જો કંડક્ટર નક્કરઘન ન હોય જો તે હોલો કંડક્ટર છે તો તે કોરોના કેવી રીતે બનશે આ તમને એક પ્રશ્ન છે બરાબર ગ્લો તેમની લંબાઈ સાથે સમાન હશે નહીં તો કંડક્ટરના રફ પોઇન્ટ તેજસ્વી દેખાશે મારો મતલબ કે એક વાહક ખરેખર વાહકની સપાટી દર વખતે સરળ નથી તેથી રફ પોઇન્ટ પણ તેમના હશે જ્યાં પણ રફ પોઇન્ટ હશે ત્યાં કે જે તમે કહો છો તે તેજસ્વી ગ્લો વધુ તેજસ્વી થશે તે પછી કન્ડક્ટરનો ગોળાકાર અને પછી સરળ ભાગ તેથી કંડકટરોથી થોડે દૂર જ હોવા છતાં વ્યાસ સાથેની તુલનામાં સ્પાર્ક થઈ શકે છે ત્યાં કોઈ તેજસ્વી ગ્લો જોવા મળે તે પહેલાં તેનો અર્થ ધારો કે જો 2 કંડક્ટર વચ્ચેનું અંતર ઓછું હોય તો તેની તુલના એક વ્યાસ છે પછી તે પહેલાં તેજસ્વી ગ્લો તમે અવલોકન કરી શકો છો સ્પાર્ક ઉપર થઈ શકે છે તેનો અર્થ એ કે જો તમે બે કંડક્ટરને તેની એકદમ નજીક લાવશો તો પોટેન્શિયલ તફાવત વધશે પછી સ્પાર્ક થઈ જશે તમે જે કંઈ પણ નિરીક્ષણ કરો તે પહેલાં થઇ શકે બરાબર મારો અર્થ તેજસ્વી ગ્લો અથવા કંઈપણ સ્પાર્ક થઈ શકે છે તેથી જો લાગુ પોટેન્શિયલ તફાવત એ ડી છે તો તે તમને એક પ્રશ્ન છે હું ફક્ત ઉલ્લેખ કરીશ પરંતુ જવાબ તમારે તે મને આપવોનો છે જો પોટેન્શિયલ તફાવત એસીને બદલે ડીસી હોય તો માની લો કે હવે તમે AC વોલ્ટેજને બદલે DC આપી રહ્યા છો સકારાત્મક વાહક એક સમાન ગ્લો ધરાવે છે સકારાત્મક વાહક એકસરખો ગ્લો ધરાવશે જ્યારે નકારાત્મક વાહકમાં વધારે પડતો ગ્લો હોય છે અને ઘણીવાર તે સ્ટ્રેમીઅર્સ સાથે હોય છે જો ત્યાં કોઈ રફ પ્લેસ હોય તો સ્ટ્રીમર એટલે કે રફ વસ્તુ હોય તો તે જમ્પિંગ સ્ટીમર છે તેથી સવાલ એ છે કે જો તે DC હોય તો સકારાત્મક બાજુ તે એકસરખી છે જ્યારે નકારાત્મક બાજુ એક વિસંવાદીમેળ વિનાની છે અથવા જો તે રફ સપાટી હોય તો ત્યાં સ્ટ્રેમિઅર્સ સાથે હોય જો ત્યાં કોઈ રફ સ્થાનો હોય તો તમને આ એક પ્રશ્ન છે શા માટે તે ડીસી માટે સકારાત્મક બાજુ માટે સમાન છે અને નકારાત્મક બાજુ કેમ આના જેમ છે તેથી આ તમારા માટે એક પ્રશ્ન છે તેથી એક મહત્વપૂર્ણ મુદ્દો કોરોના સાથેના જોડાણમાં તે છે કે તે પાવર લોસ સાથે છે આ તમે જાણો છો કે ત્યાં પાવર લોસ હશે ખરુ ને તેથી પાવર લોસ જે ગરમી પ્રકાશ ધ્વનિ અને રાસાયણિક ક્રિયાના સ્વરૂપમાં વિખેરી નાખવામાં આવે છે રાસાયણિક ક્રિયાનો અર્થ થાય છે ઓઝોન ગેસ ધ્વનિનો અર્થ હિસીંગ અવાજ અથવા પ્રકાશનો અર્થ તે છે જેને તમે તેજસ્વી ગ્લો કહો છો તમે જોયું છે અને ગરમીનો અર્થ એ પાવર લોસ ત્યાં ગરમી ઉત્પન્ન થાય છે તેથી આ આ બધા પ્રકારનાં છે તમે જાણો છો કે તે પરિણામ કોરોનાથી જ આવે છે હવે અલબત્ત AC સિસ્ટમના કિસ્સામાં એચવીડીસી લાઇન સિવાય તમામ ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન મૂળભૂત રીતે AC સિસ્ટમમાં કરંટ ફ્લો થાય છે કોરોનાને લીધે તે નોન સાઇનુસાઇડલ છે અને વ્યવહારમાં આ નોન સાઇનુસાઇડલ કરંટ અને નોન સાઇનુસાઇડલ વોલ્ટેજ છે બરાબર કોરોના દ્વારા ડ્રોપ હોઈ શકે છે પાવર લોસ કરતાં વધુ મહત્વપૂર્ણ તેથી કેટલીકવાર તે સમસ્યાનું કારણ બને છે પરંતુ કોરોના પણ તે પાવર લોસના ભાગમાં નોંધપાત્ર ફાળો આપે છે હવે તેથી કોરોનાના પ્રભાવોને થોડાંક મુદ્દાઓ પર સારાંશ આપી શકાય છે જુઓ તે પાવર લોસ સાથે છે આ તમને ખબર છે વાહકની આસપાસ એક તેજસ્વી વાયોલેટ ગ્લો જોવા મળે છે ખરુ ને આ ગ્લો સરળ સપાટી સિવાયના કંડક્ટરની રફ અને ગંદી સપાટીઓ પર વધુ તેજસ્વી હોય છે તે હિસીંગ અવાજ ઉત્પન્ન કરે છે તે ઓઝોન ગેસ ઉત્પન્ન કરે છે જે સરળતાથી શોધી શકાય છે કે તે લાક્ષણિકતા ગંધ છે ખરુ ને તેથી આ થોડા મુદ્દા છે જેથી કોરોના માટે સારાંશ આપી શકાય છે ખરુ ને તેથી તમે તે કરી શકો છો તેથી જ હું કહું છું કે જો તમે કોઈ ઓવરહેડ લાઇન 220 કેવી અથવા તેથી વધુ જોશો તો તમે હવે આ કોરોના વસ્તુઓ જોઈ શકો છો આ સાથે કોરોનાથી સંબંધિત તમામ સિંગલ ફેઝ લાઇનના પોટેન્શિયલ ગ્રેડીયંટ પર આવશું હવે આ વસ્તુ ખરેખર સિંગલ ફેઝ લાઇન માટે પોટેન્શિયલ ગ્રેડીયંટ છે તે ફરીથી હું તેનો ઉલ્લેખ કરીશ કે પાવર સિસ્ટમ એનાલીસીસ કોર્સ માટે કેપેસિટીન્સ પ્રકરણ બધું ત્યાં કરવામાં આવ્યું હતું જ્યારે તમે આનો અભ્યાસ કરશો તે ખૂબ જ સરળ બાબતો છે પરંતુ જો તમે તમારી યાદો યાદ કરવા માંગતા હો તો પછી કૃપા કરીને તમે તે કેપેસિટીન્સ પ્રકરણ જોવો તો માની લો કે આ એક સિંગલ ફેઝ લાઇન છે તો આ કંડક્ટર 1 છે આ કંડક્ટર 2 છે આ વહન ચાર્જ q હવે તેથી તે −q છે અને કેટલાક બિંદુ વચ્ચે P લે છે P આ કંડક્ટરથી અંતર છે તે x છે અને પછી આ 2 કંડક્ટર 1 અને 2 વચ્ચે આ કુલ અંતર D છે તેથી જો તે આ હશે 𝐷−x તેથી ત્યાં એક સિંગલ ફેઝ ટ્રાન્સમિશન લાઇન છે કહો કે આપણે યોગ્ય વિચારણા કરી રહ્યા છીએ તેથી દરેક વાહકની ત્રિજ્યા તમે ધારો છો કે તે r છે બંને r અને r છે જો તે પણ અલગ હોય તો તે તમારા કેપેસિટીન્સ પ્રકરણમાં પણ આવરી લેવામાં આવ્યું હતું બરાબર તેથી કંડક્ટર 1 થી બિંદુ P પરનો વોલ્ટેજ ગ્રેડીયંટ આપેલ છે કન્ડક્ટરમાંથી કહો કે સામાન્ય રીતે G એ 𝐺1 − 𝐺2 ની બરાબર હોય છે તેથી આ સમીકરણ 1 કહો કે જ્યાં 𝐺1 એ વોલ્ટેજ ગ્રેડીયંટ છે આ બિંદુ P પરના વોલ્ટેજ ગ્રેડીયંટ પર કંડક્ટર 1 પર ચાર્જ વત્તા q q હોવાને કારણે તેથી આ 𝐺1 છે એ જ રીતે 𝐺2 એ બિંદુ P પરનો વોલ્ટેજ ગ્રેડીયંટ ચાર્જ ઓછા q −q હોવાને કારણે બરાબર કંડક્ટર 2 પર તેથી G એ ખરેખર 𝐺1 − 𝐺2 ની બરાબર છે તેથી પોટેન્શિયલ ગ્રેડીયંટ ખરુ ને હવે એક વસ્તુ જે તમે પોટેન્શિયલ ગ્રેડીયંટ અને કેબલ પ્રકરણમાં જાણો છો આપણે જોયું છે કે તે 𝑞2𝜋𝜖0𝑥 છે બરાબર તેથી તમારા આ તે આપણે જાણીએ છીએ હવે અને G એ 𝐺1 − 𝐺2 ની બરાબર છે તેથી આ G1 અને G2 તમે આ સમીકરણમાં આ સમીકરણમાં અવેજી કરો અને G2 આ વસ્તુ પર ઓછા q−q છે તેથી જ્યારે તમે G2 સબમિટ કરો તે માઇનસ q ની બરાબર છે આ નિશાની વત્તા બરાબર બનશે તેથી તમારો G બરાબર છે હવે કંડક્ટરની સપાટી પર વોલ્ટેજ ગ્રેડીયંટ મહત્તમ છે જ્યાં x એ r ની બરાબર છે આ આપણે કેબલ માટે પણ જોયું છે x એ r ની બરાબર છે વોલ્ટેજ ગ્રેડીયંટ મહત્તમ છે હવે જો તમે અવેજી કરો છો તો x બરાબર r છે સમીકરણમાં તમે ધારો કે પછી તમે ફક્ત એક જ વસ્તુ મેળવશો જે તમે x મૂકો તે અહીં r ની બરાબર છે બરાબર કારણ કે તે મહત્તમ છે તેથી જો તમે આવું કરો તો પછી આ સમીકરણમાં જો તમે x બરાબર r મૂકશો તો તે થશે કારણ કે D એ r ત્રિજ્યાની તુલનામાં મોટો છે તેથી આપણે 𝐷−𝑟 ≈ D લખી શકીએ છીએ તેથી આપણે મેળવી શકીએ છીએ તે કેવી રીતે થઈ રહ્યું છે ખરેખર તે છે તેથી જ આ આખું એકસપ્રેશન આ એકસપ્રેશન લગભગ 1𝑟 ની બરાબર છે તેથી જ 𝑞2𝜋𝜖0𝑟 છે બરાબર તેથી અહીં મીટર દીઠ વોલ્ટ મેં તેને અહીં સમાન વસ્તુની ગણતરી પણ કરી છે મેં તેને બનાવ્યું છે અહીં જ તેથી વોલ્ટેજ ગ્રેડીયંટ નું આરએમએસ મૂલ્ય આ દ્વારા આપવામાં આવ્યું છે આ મહત્તમ મૂલ્ય છે તેથી જ તેના બદલે આ 𝐺𝑚𝑎𝑥 બરાબર 𝑞2𝜋𝜖0𝑟 Vm છે આરએમએસ મૂલ્ય છે તેથી પોટેન્શિયલ તફાવત 𝑉12 એક સિંગલ ફેઝ લાઇનના કંડક્ટર વચ્ચે લખાયેલ છે આ કેપેસિટીન્સ ગણતરી માટે હતું આ પાવર સિસ્ટમ એનાલિસિસ કોર્સના કેપેસિટીન્સ પ્રકરણમાં લેવામાં આવ્યા હતાં તે કેપેસિટીન્સ પ્રકરણનો સંદર્ભ લો પાવર સિસ્ટમ એનાલીસીસ કહે છે કે હું સીધુ જ ફરીથી આ કરવાથી સમય બગાડતો નથી આ સાથે થઈ ચૂક્યું છે અને તમારા માટે ઉપલબ્ધ છે તેથી આ છે આ સમીકરણ 8 છે હવે કંડક્ટરથી ન્યુટ્રલ સુધી વોલ્ટેજ આપેલ છે મૂળભૂત રીતે તે સિંગલ ફેઝ લાઇન છે તો આપણે તેને બનાવી શકીએ છીએ તે 𝑉𝑛 ધારે તેવું સમાન છે જો તમારી પાસે neutralતટસ્થ છે ઉદાહરણ તરીકે ધારો કે તટસ્થ ઉપલબ્ધ છે તેથી તે 𝑉122 હશે તેથી તે હશે આ સમીકરણ 9 છે ખરું ને તેથી સમીકરણ 9 તો પછી આ સમીકરણ 9 લખી શકાય છે આ આ સમીકરણ ખરેખર બંને બાજુ તમે r દ્વારા વિભાજીત કર્યું છે ખરું ને પછી તે આ તરીકે લખી શકાય છે તેથી તેથી આ ખરેખર 𝐺𝑚𝑎𝑥 છે કારણ કે 𝐺𝑚𝑎𝑥 બરાબર છે તમારા 𝑞2𝜋𝜖0𝑟 આ ખરેખર 𝐺𝑚𝑎𝑥 સમીકરણ 6 માંથી છે તેથી તમારું આ ખરેખર સમીકરણ 10 છે તેથી તેમાંથી આપણે મહત્તમ મેળવી શકીએ તમારો પોટેન્શિયલ ગ્રેડીયંટ કે 𝐺𝑚𝑎𝑥 એ 𝑉𝑛𝑟 ln𝐷𝑟 બરાબર છે તેથી આ તમારી સિંગલ ફેઝ લાઇન માટે છે હવે 3 ફેઝ લાઇન માટે 3 phase ફરીથી આ વ્યુત્પત્તિ માટે ફરીથી હું તમને ત્યાં તારવેલી આ બધી બાબતોનો તમારા કેપેસિટીન્સ પ્રકરણનો સંદર્ભ આપીશ ધારો કે તમારી પાસે 3 ફેઝ લાઇન એબીસી 3 વાહકો ત્યાં છે અને 2 કંડક્ટર વચ્ચેનું અંતર ઉદાહરણ તરીકે ab એ Dabછે bc એ Dbc છે અને ca એ Dca છે તેથી તે અનસીમેટ્રીકલઅસમપ્રમાણતાવાળી 3 ફેઝ ટ્રાન્સમિશન લાઇન છે તમે સમપ્રમાણતાવાળાસીમેટ્રીકલ કહેવા પર વિચારણા કરી રહ્યાં નથી unsymmetrical અને તમે જાણો છો કે D સમકક્ષ એ 𝐷𝑎𝑏 𝐷𝑏𝑐 𝐷𝑐𝑎 સંપૂર્ણ છે જેની એક તૃતીયાંશ ઘાત છે જે તમે જાણો છો તેથી આકૃતિ 2 unsymmetrical 3 ફેઝ ટ્રાન્સમિશન લાઇન બતાવે છે આ ખરુ ને હવે તમે માની લો કે ચાલો 𝐺𝑎 𝐺𝑏 અને 𝐺𝑐 એ વોલ્ટેજ ગ્રેડીયંટ ને સૂચવે છે ફેઝીસ a b અને c કંડક્ટરની સપાટી પર તેથી a b અને c હવે 𝐺𝑎 𝐺𝑏 𝐺𝑐 એ કંડકટરો abc નાં પોટેન્શિયલ ગ્રેડીયંટ છે બરાબર તેથી જ આપણે લખી શકીએ છીએ 𝑞𝑎2𝜋𝜖0 એ 𝑟 𝐺𝑎 ની બરાબર છે મૂળભૂત રીતે તમે આ જાણો છો કે 𝐺𝑎 ઉદાહરણ તરીકે એક ફેઝ a માટે 𝐺𝑎 એ 𝑞𝑎2𝜋𝜖0𝑟 ની બરાબર છે આપણે ધારી રહ્યા છીએ કે બધા abc 3 કંડક્ટરની ત્રિજ્યા સમાન r છે તમે ધારી રહ્યા છો ખરું ને તેથી તેનો અર્થ એ કે 𝐺𝑎 તમે કંડક્ટર માટે ફેઝમાં લખી શકો છો ખરું ને 𝐺𝑎 બરાબર 𝑞𝑎2𝜋𝜖0𝑟 છે એનો અર્થ એ કે આપણે 𝑞𝑎2𝜋𝜖0 બરાબર 𝑟 𝐺𝑎 લખી શકીએ છીએ આ સમીકરણ 11 છે તે જ રીતે તમે લખી શકો છો આ સમીકરણ 12 છે આ સમીકરણ 13 છે હવે આ વોલ્ટેજ 𝑉𝑎𝑏 એ ફરીથી કેપેસિટીન્સ પ્રકરણમાંથી આપવામાં આવ્યો છે સીધું હું તેને ફરીથી તારવતો નથી પરંતુ તે કેપેસિટીન્સ પ્રકરણમાં બધું છે મેં ત્યાં બધુ કર્યું છે તે ફરીથી એક નજરે જુઓ જો તમે ભૂલી ગયા હોવ તો તે બધું જ છે તેથી 𝑉𝑎𝑏 બરાબર છે હવે તેથી આ અંશ અને આ વસ્તુ તમે જેને આ કહો છો આ 𝑉𝑎𝑏 તે બરાબર છે તે તમારું છે જો તમે r દ્વારા ગુણાકાર કરો તો તે હશે એ જ રીતે તમારો 𝑉𝑎𝑐 છે તેથી આ ખરેખર સમીકરણ 15 છે તેથી આ કેવી રીતે આપણે ફરી મળીશુ હું પાછો આવીશ